તેથી આ લેક્ચર માઇક્રોસ્ટ્રક્ચર વિશે હશે તે ખરેખર આ પુસ્તક પર આધારિત છે બે વર્ષ પહેલા અને આજનો પણ મુખ્ય હેતુ ખરેખર વ્યવહારુ માર્ગદર્શિકા પ્રદાન કરવાનો છે જે વિદ્યાર્થીઓ પ્રયોગો કરી રહ્યા છે માઇક્રોસ્ટ્રક્ચરલ લાક્ષણિકતા ધારવામાં અને તેથી એમને ખબર પડે ખરેખર ખાસ કરીને શું ન કરવું તેના પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી શકાય Refer Slide Time 0028 તેથી હું તમને આ બૂક જોવા માટે ખરેખર ભારપૂર્વક સલાહ આપીશ કારણ કે તમે ત્યાંથી તમને ઘણું વધારે જ્ઞાન મળશે છે અને હું આજે આ ટૂંકા પ્રવચનોમાં સંભવિત એને આવરી લઈસ અને અમારી પાસે બીજો અભ્યાસક્રમ છે જે ફક્ત સ્ટ્રકચરલ લાક્ષણિકતા જ નહીં સિમેન્ટ કેમેસ્ટ્રી ના ઘણાં પાસાં પણ સમાવે છે અને તમને ઇપીએફએલ માથી આનું પાલન પણ કરી શકો છો તેથી મારી પાસે માઇક્રોસ્ટ્રક્ચરલ લાક્ષણિકતા માં ચાર ભાગ છે આ પ્રથમ ભાગમાં આપણે જોઇશું આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેનું વિહંગાવલોકન કન્ટીન્યૂસ પદ્ધતિઓ સ્પેસીમેન તૈયારી અને એક્સ રે ડીફ્ફ્રકેસન વિશે વાત કરીશું બીજા ભાગમાં હું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વિશે વાત કરીશ ત્રીજા ભાગમાં પોરોસિટી પોરોસિટી અને ચોથા ભાગ જે ખૂબ ટૂંકું છે તે બતાવવા માટે કેસ સ્ટડી હશે જેમાં સિમેન્ટ પેસ્ટમાં તબક્કાના એસેમ્બલીઝ જોવા માટે આપણે આ બધી તકનીકોને કેવી રીતે સાથે લાવી શકીએ છીએ તો આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સારું વિચાર એ છે કે સિમેન્ટ્સ અને કોંક્રિટમાં હાઇડ્રેશન પ્રતિક્રિયા માં શું થઈ રહ્યું છે અને સિમેન્ટ પાણી સાથેની હાઇડ્રેશન પ્રતિક્રિયા દરમિયાન તમને હાઇડ્રેટ્સ આપે છે તેથી ફક્ત સી3એસ અથવા એલાઇટ ના કિસ્સામાં હાઇડ્રેટ્સ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સીએસએચ બનાવે છે વધુ જટિલ કેસોમાં જ્યાં આપણે સિમેન્ટના બધા જુદા જુદા તબક્કાઓ જોઈએ છીએ અને પછી અમારી પાસે કેટલાક અન્ય હાઇડ્રેટ તબક્કાઓ છે અને જો તમે આ વિવિધ હાઇડ્રેટ તબક્કાઓ વિશે વધુ જાણવા માંગતા હો તો હું તમને મેં અગાઉ અન્ય કોર્સ જોવાનો ઉલ્લેખ કર્યો છે તેની સલાહ આપીશ છે તે બધા ખૂબ વિગતવાર વર્ણવેલ છે હકીકતમાં આપણી પાસે પ્રતિક્રિયા દરમિયાન વોલ્યુમમાં એકંદર ઘટાડો થયો છે એટલે કે પાણી વત્તા બિનઆકારણીય સામગ્રી જે રચાય છે તે કરતા થોડી મોટી હોય છે અને માટે આ કારણ છે કે જો અમારી પાસે સીલ સિસ્ટમ છે તો પછી આપણે હાઇડ્રેટ્સ પણ બનાવીશું જે છિદ્ર પણ હશે અને આ હાઇડ્રેશન પ્રતિક્રિયા ખરેખર ઘણાં વર્ષોથી ચાલુ રહે છે જોકે તે સંભવત 80 ટકા જેવી પ્રથમ 28 દિવસની અંદર પૂર્ણ થાય છે તેથી તે હાઇડ્રેશન પ્રતિક્રિયા છે ઠીક છે અમને જેની રુચિ હતી તે તબક્કાની સામગ્રી અને વિતરણ વિશે છે આ ગતિવિશેષો વગેરે અને ટકાઉપણું પાસાઓ જોતા તે પછી માઇક્રોસ્ટ્રક્ચરલ લાક્ષણિકતા પણ વાપરી શકાય છે પર્યાવરણ દ્વારા માઇક્રોસ્ટ્રક્ચર કેવી રીતે અસર કરે છે શું જે આ પદ્ધતિઓના અધોગતિ માટે જવાબદાર છે તેથી લાક્ષણિકતા પદ્ધતિઓની દ્રષ્ટિએ આપણે તેને ત્રણ ભાગોમાં લઈ શકીએ છીએ સૌ પ્રથમ આપણી પાસે છે પદ્ધતિઓ જે એકંદર પ્રતિક્રિયાને અનુસરે છે જેને હું સતત પદ્ધતિઓ તરીકે ઓળખું છું પછી અમારી પાસે છે પદ્ધતિઓ કે જેનો ઉપયોગ આપણે સોલીડ તબક્કાઓ એક્સ રે ડીફરેકસન થર્મલ વિશ્લેષણ જોવા માટે કરી શકીએ છીએ જેમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી સ્કેનીંગ એ સૌથી સામાન્ય છે દુર્ભાગ્યે આપણી પાસે ફક્ત એક્સ રે ડિફરક્શન અને ઇલેક્ટ્રોન સ્કેનીંગ વિશે વાત કરવાનો સમય છે અને પછી છેલ્લે આપણી પાસે છિદ્રની રચનાને જોવાની તકનીકો છે હવે વધુ વિગતવાર પદ્ધતિઓમાં જોતાં પહેલાં થોડા સામાન્ય ટિપ્પણીઓ કરવી જરૂરી એ પ્રથમ અને સૌથી અગત્યનું છે તમારે ધ્યાન રાખવું પડશે કે સંપૂર્ણ માપદંડ જેવી કોઈ વસ્તુ નથી પણ માપ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અથવા વ્યવહારુ ભૌતિકશાસ્ત્ર માં તમે એકદમ સચોટ હોઈ શકો છો દરેક માપદંડમાં એક આંતરિક એરર હોય છે અને તમારે આ વિશે જાગૃત રહેવું જોઈએ અને મોટાભાગની તકનીકો માટે રેલટિવે એરર ઓછી થતાં અબસોલૂટ એરર વધે છે માટે ઉદાહરણ તરીકે પ્રારંભિક યુગમાં ખૂબ મુશ્કેલ હશે હાઇડ્રેટ્સ ફોર્મ જે ખૂબ ઓછી માત્રામાં છે તેનું પ્રમાણ નક્કી કરવું પછીથી જો તમને મોટી માત્રા મળે છે તો ક્વોન્ટીફિકેશન વધુ થાય છે સચોટ બીજી વસ્તુ એ ધ્યાનમાં લેવી છે કે આપણે પેસ્ટ અથવા કોંક્રિટ ક્યાં જોઈએ છે અલબત્ત કોંક્રિટ એ મટિરિયલ છે જેનો આપણે વાસ્તવિક વિશ્વમાં ઉપયોગ કરીએ છીએ પરંતુ જે પરિવર્તન થઈ રહ્યું છે તે છે સામાન્ય રીતે પેસ્ટ તબક્કામાં થાય છે અને અમારી સમસ્યા એ છે કે જો આપણે કોંક્રિટ જોઈ રહ્યા છીએ તો આપણી પાસે આશરે 60 થી 70 ટકા એગ્રિગેટ હોય છે જેનો પ્રભાવ ડાયલ્યુટિંગ છે તેથી અમારી પાસે પહેલાથી જ ઓછી માત્રાના તબક્કાઓ નક્કી કરવાનો આ પડકાર છે જો આપણે પછી ફક્ત 3 અથવા 3 વખત અથવા પછી ચોક્કસપણે આપણે આ રીતે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવીએ છીએ તેથી સામાન્ય રીતે માઇક્રોસ્ટ્રક્ચરલ લાક્ષણિકતા માટે આપણે પેસ્ટ સેમ્પ્લ્સ ઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે પેસ્ટ જે બનાવી શકીએ છીએ તે કોંક્રિટ શું છે અને ત્યાં મિશ્રણ ખાસ કરીને મહત્વનું છે તે હું પછી કહીશ અને માઇક્રોસ્કોપી તકનીકોનો મુખ્ય ફાયદો એ છે કે આપણે તેના પેસ્ટ રિજિયન પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને છેલ્લે આપણે સંયોજનમાં પદ્ધતિઓના અધ્યયનમાં જોશું તમારે ખરેખર ઘણા ઉપયોગ કરવાની જરૂર છે તમે બીજી પદ્ધતિની માન્યતા ચકાસવા માટે એક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો તેથી કન્ટીન્યુઅસ પદ્ધતિઓ આપણે ખૂબ ઊંડાણથી જોઈશું ત્યાં ઘણી વિગતો છે જ્યાં તમારે પ્રયોગની દ્રષ્ટિએ કાળજી લેવાની જરૂર છે અને તે માટે હું તમને આ બૂક રિફર કરું છું તેથી કદાચ હાઇડ્રેશન પ્રતિક્રિયાને અનુસરવાની સૌથી અગત્યની તકનીક એ આઇસોધર્મલ કેલરીમેટ્રી છે એક આઇસોથર્મલ કેલરીમેટ્રી હાઇડ્રેટીંગ સ્પેકીમેન માંથી ગરમીના ઉત્ક્રાંતિને જુએ છે અને આ ગરમીની ઉત્ક્રાંતિ એ એક નિશાની છે જેના પર પ્રતિક્રિયા ચાલી રહી છે તેથી ગરમી ની ઉત્ક્રાંતિ વધારે છે વધુ પ્રતિક્રિયા ચાલે છે અને અહીં આપણે પોર્ટલેન્ડ સિમેન્ટ માટે કર્વ જોશું જે લાક્ષણિક છે આપણે ગરમીની ઉત્ક્રાંતિનો આ ખૂબ જ ઉચો દરને શરૂઆતમાં જોયો છે પછી આ દર ઝડપથી દૂર જાય છે અને ઘણા કલાકો સુધી નીચા સ્તરે રહે છે અને તે વ્યવહારિક રીતે માટે ખૂબ જ મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ છે કારણ કે આ તમને કોંક્રિટને મિશ્રિત કરવા તેને બાજુમાં ખસેડવા અને તેને સ્વરૂપોમાં મૂકવા ખૂબ જરૂરી છે અને પછી 2 અથવા 3 કલાક પછી ગરમી ઉત્ક્રાંતિનો દર ફરીથી મહત્તમ સુધી વધવાનું શરૂ કરે છે લગભગ 10 કલાક અને પછી તેમાં ઘટાડો થાય છે તેથી આ ઓવરહાડ્રેશનને અનુસરવાની ખૂબ શક્તિશાળી તકનીક છે ખાસ કરીને પ્રથમ દિવસ અથવા તેથી વધુ સમય માટે ફક્ત કેટલાક મુદ્દાઓ જે મહત્વપૂર્ણ છે પ્રથમ આ બધી કેલરીમેટ્રિક સ્થિતિ ખરેખર સીલ કરેલા સ્પેસીમેન સમાન હોય છે સામાન્ય રીતે જો તમે હોવ તો પાણી ઉમેરતા નથી અને જો તમારી પાસે પાણી અને સિમેન્ટ રેશિયો ઓછો છે તો એક મહત્વપૂર્ણ તફાવત ને નોંધપાત્ર બનાવી શકે છે તેથી અહીં 0 3 ના વોટર સીમેન્ટ રેશિયો માટે કર્વ જુઓ અને ફક્ત 1 અથવા 2 દિવસ પછી આ હાઇડ્રેશન ઓછું થઈ રહ્યું છે જ્યારે આપણે તે સ્પેસીમેનની ઉપર પાણીનો થોડો જથ્થો ઊમેરીએ પછી તમે જોઈ શકો છો કે હાઇડ્રેશન વધુ વધુ પ્રબળ રીતે આગળ વધી રહ્યું છે 4 નો વોટર સિમેન્ટ રેશિયો મેળવીએ ત્યાં સુધી તમે આ વધારાનું પાણી જોઈ શકશો ખરેખર બહુ ફરક પડતો નથી ખૂબ સામાન્ય રીતે અને મેં કહ્યું તેમ આપણી પાસેની વધુ વિગતો જોવા માટે તમારે અન્ય વસ્તુઓ તરફ ધ્યાન આપવાની જરૂર છે આપણી પાસે આ સુપરપોઝિશનના પ્રથમ દિવસે એલ્યુમિનેટ રિએક્શનની અલાઇટ પ્રતિક્રિયા છે અહીં એક વ્યાપક શિખર છે એ એલાઇટ પ્રતિક્રિયા છે અને પછી આપણને ડિસેલીંગ ભાગ પર એલ્યુમિનેટ તબક્કાની વિવિધ પ્રતિક્રિયાઓ આપે છે અને તે ખૂબ મહત્વનું છે કે સલ્ફેટને યોગ્ય રીતે ઉમેરવાના આવે જેથી તે સિલિકેટ શિખરો ઉત્પન્ન થાય પછી તેના પ્રકાશિત શિખરો બને છે આપણે સતત બદલાવ જોવાની બીજી તકનીકી છે જેને કેમિકલ શ્રીંકેજ કહેવામાં આવે છે અને આ વોલ્યુમ ફેરફારને માપે છે 16 cm3 તેથી જો આપણે ઉદાહરણ તરીકે C3S ની પ્રતિક્રિયાની સ્તોચિઓમેટ્રી જોઈએ આપણે અહીં જોઈએ શકીએ છીએ કે સી3એસ નો એક જથ્થો પાણીના 1 32 ગણા વોલ્યુમ સાથે પ્રતિક્રિયા આપે છે અને પછી તે 1 57 ગણા સીએસએચ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના 0 59 ગણા પ્રમાણ ઉત્પન્ન કરે છે તેથી આપણે જોઈએ છીએ કે કુલ નક્કર વોલ્યુમ જે આ ભાગ વત્તા આ ભાગ કહેવાનો છે તે હવે આશરે છે શરૂઆતમાં આપણી પાસે મૂળ નક્કર વોલ્યુમ બમણું હતું જો આપણે બંને સાઇડની કુલ સરખામણી કરીએ તો અહીં આ બંને ફિગર મળશે આપણે જોઈએ છીએ કે અમારી પાસે લગભગ 7 ટકા વોલ્યુમમાં ઘટાડો થયો અને વિવિધ એનહાયડ્રૌસ મટિરિયલ પર વોલ્યુમમાં ઘટાડો 5 ટકા થી 10 ટકાની રેન્જમાં રહેશે હવે આ ખૂબ ઉપયોગી વસ્તુ છે કારણ કે તે આપણને એક ખૂબ જ સરળ પદ્ધતિ આપે છે જેના દ્વારા આપણે આ સીમેંન્ટના હાઇડ્રેશનને માપવા માટે કેમિકલ શ્રીકેજને અનુસરી શકે છે તેથી અહીં આપણે સુયોજન જોઇશું જે આપણે ઇપીએફએલ માં બનાવ્યું છે તે ખરેખર ખૂબ જ સરળ છે અને ખરેખર સસ્તી રીતે કરી શકાય છે કારણ કે એકમાત્ર સાધન છે કે જે ખરેખર ખૂબ જ સારા પરિણામ આપે છે વોટર બાથ માં અને તે તદ્દન સસ્તુ પણ છે આ વોટર બાથમાં તમારી પાસે આ નાના સેમ્પ્લ્સ છે તેમાં થોડોક સિમેન્ટ પેસ્ટ સેમ્પ્લ્સના તળિયે મૂકી તેને પાણીથી ભરો અને પછી પાણી સતત ઉપર જાય છે અને વોટર બાથમાં ટોચ પર તમારે ઓઇલ ડ્રોપ નાખવાનું હોય છે અને આ ઓઇલ ડ્રોપ બાષ્પીભવન ને રોકે છે અને ઓઇલ ડ્રોપ નો રંગ છે તે હકીકત રજૂ કરે અને વેબકેમ દ્વારા સરળ રીતે પ્રતિક્રિયાને અનુસરવાનો મદદ કરે છે તેથી અહીં આપણે ઓઇલના ટીપાં જોઈએ છીએ તે સમય જતાં આગળ વધશે અને પછી વેબકેમ અને આપમેળે વિશ્લેષણ દ્વારા તે શોધી શકાય છે જો તમારી પાસે વેબકેમ નથી તો તમારી પાસે એક વિદ્યાર્થી હોઈ શકે છે જે આવે છે અને આ વિદ્યાર્થી રેગ્યુલર ઇન્ટરવલ પર ઓઇલ ડ્રોપની સ્થિતિને માપે છે પરંતુ આ રીત ખૂબ અનુકૂળ નથી તે છે હવે આ એક્સપેરિમેંટ માં જોવાનું મુખ્ય પાસું એ છે કે સેમ્પલની જાડાઈ ખૂબ વધારે છે અહીં પછી પાણી સેમ્પલના બધા છિદ્રોમાં સતત પ્રવેશ કરી શકતું નથી અને અલબત્ત ફરીથી આ વધુ મહત્વનું બને છે કારણ કે આપણે ઓછા પાણી સિમેન્ટ રેશિયો માં જઈએ છીએ તેથી અહીં આપણે ખૂબ ઓછા 0 3 વોટર સિમેન્ટ રેશિયો જોઈએ છીએ અને સ્પષ્ટ રીતે આ સ્પેસીમેનમાં 20 મીમી પર હોય છે ફક્ત એક દિવસ પછી પાણી ખરેખર સ્પેસીમેનમાં પેનેટ્ટેટ થતું નથી અને ખરેખર સતત હાઈડ્રેશન મેળવવા માટે આપણે ખૂબ જ પાતળા સ્તર પર જવું પડશે હવે પાતળા સ્તર સાથે સમસ્યા એ છે કે એમાં એરર મોટી થાય છે હવે જ્યારે તમે 5 મીમી થી 10 મીમી પર લેયર રાખો તો 0 4 ના વોટર સિમેન્ટ રેશિયો પર પાછા ફરો તો તેની રેન્જમાં એક વાજબી લેયર મળે છે જે તમને જરૂરી છે તેથી તે બે સતત પદ્ધતિઓ છે હવે જ્યારે આપણે જુદી જુદી પદ્ધતિઓ પર ધ્યાન આપીએ સ્વતંત્ર તેનો અર્થ એ કે આપણે સ્પેસીમેન બનાવવો પડશે અને પછી વ્યક્તિગત સમયે આપણે તેને બંધ કરવો પડશે પછી હાઇડ્રેશન અને સંપૂર્ણ વિશ્લેષણ કરો અને અહીં સ્પેસીમેનની તૈયારી ખૂબ મહત્વપૂર્ણ છે ઇપીફએલ ના બૂકમાં આના પર આખું પ્રકરણ છે આ ભાગમાં આ સ્લાઇડ્સ તૈયાર કરવામાં મદદ કરવા માટે હું તેના કેટલાક લેખકોનો આભાર માનું છું હવે તમારે ખરેખર જેની વિશે જાગૃત રહેવાની જરૂર છે તે અલબત્ત સિમેન્ટની શેલ્ફ લાઇફ છે તમે કરી શકો છો સિમેન્ટને સ્ટોર કરતાની સાથે જ સિમેન્ટનું પ્રિહાઇડ્રેશન શરૂ થઈ જાય છે અને તમે આ આમાં લાક્ષણિક પરિસ્થિતિઓમાં શેલ્ફ લાઇફ ફક્ત 6 થી 12 મહિના અને ગરમ ભેજવાળી સ્થિતિમાં ખૂબ ટૂંકી શેલ્ફ લાઇફ રહેશે જેમ કે તમે અહીં ચેન્નઇમાં છો તે કદાચ તેના કરતા પણ ઓછી હશે અને સીમેંન્ટ ને સ્ટોર કરવાની રીત હાઇડ્રેશન પર તદ્દન નાટકીય અસર કરી શકે છે તેથી અહીં રેડ કર્વ પર આપણે થર્મો ગુરુત્વાકર્ષણ વિશ્લેષણ જોયું છે અને તમે અહીં આ રિજિયનમાં જોઈ શકો છો સિમેન્ટ પેસ્ટ દ્વારા કેવી રીતે પાણી શોષી લેવામાં આવ્યું છે ખાસ કરીને એલ્યુમિનેટ તબક્કાઓ દ્વારા અને અમારી પાસે પહેલેથી જ એટ્રિટાઇટનું એક નાનું નિર્માણ થયેલું છે તેથી આ તમને એજિંગ બતાવે છે અને પછી અહીં ડાબી બાજુ અમે આ ઇચ્છાશક્તિની નાટકીય અસર પ્રતિક્રિયાત્મક ગતિવિશેષો પર જોઈ શકીએ છીએ જેમ કે ઓલ્ડ સ્પેસીમેનમાં અહીં એનજીનું ઉત્ક્રાંતિ જોઈ શકો છો અને ફ્રેશ સ્પેસીમેનની તુલનામાં એનજીમાં ખરેખર ખૂબ જ ઘટાડો થયેલો દેખાય છે તેથી તમારે આ વિશે ખૂબ કાળજી લેવી પડશે અને મિશ્રણ માટે તમારે પ્રયોગોની યોજના કરવી પડશે બધું એક જ સમયે થાય જેથી તમારી પાસે એક સમાન સ્પેસીમેન હોય જો તમે તમારા સ્પેસીમેનને કાળજીપૂર્વક સંગ્રહિત કરો છો તો આના જેવી બેન્કોમાં માથી નહીં અને ખરેખર ભલામણ છે તમારી સીમેન્ટને કોઈ દુકાનમાં થી ખરીદી કરવાના બદલે ખરેખર તેને ઉત્પાદક પાસેથી ડાયરેક્ટ ખરીદી કરો એક રમુજી વાર્તા કહું તો ફિજિક્સ વિભાગ સુરે યુનિવર્સિટિ ના સાથીદાર સાથે અમારે સહયોગ છે તેઓ ખૂબ જ સારા સાઇન્ટિસ્ટ છે અને એક દિવસ તેઓએ કહ્યું કે અમારી પાસે આ પરિણામો આવ્યા છે તે ખૂબ જ રમુજી છે અને જ્યારે અમે પરિસ્થિતિની શોધખોળ કરી ત્યારે અમે જોયું કે તેઓ હમણાં જ ગયા હતા સ્થાનિક દુકાન અને સિમેન્ટની થેલી ખરીદી કરવા જે દુકાનમાં ગયા કોણ જાણે છે કેટલો સમય થી પડી હસે તેથી આ વિશે ખૂબ કાળજી રાખો જ્યારે તમને સિમેન્ટ મળે ત્યારે તમારે આ કરવું જરૂરી છે કે તેને ખોલીને નાના બેચેસમાં કન્વર્ટ કરવામાં આવે અને આ દરેક નાના બેચને સીલબંધ કન્ટેનરમાં મૂકી દેવાના છે આના માટે પ્લાસ્ટિક બકેટ એકદમ વ્યવસ્થિત વસ્તુ છે અને આને ઓછા પ્રમાણ ભેજવાળા સ્થિતિમાં સ્ટોર કરો જો તમે તે સાવચેતી રાખો છો તો તમે અહીં જોઈ શકો છો કે આ માટે સેટિંગ સમય પર નજર રાખવામા હતો જે 8 વર્ષ દરમિયાન સિમેન્ટ અને 4 વર્ષ તે ખરેખર ખૂબ ખરાબ નથી સામાન્ય રીતે પીએચડી અભ્યાસ કરતા પણ વધારે છે તેથી તમારા સિમેન્ટ સાથે સાવચેત રહો જલદી તમે તેને મેળવો તેને નાના બેચમાં વહેંચો એક સમયે એક કન્ટેનર માથી જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે બને તો ઓછા સમય માટે કન્ટેનર ખોલવાનું અથવા બંધ કરો રાખો આવું કરવાનો પ્રયાસ કરો પછી મિશ્રણ માટે આ એક વિશિષ્ટ પ્રકારનું મોર્ટાર મિક્સર અથવા વેક્યુમ મિક્સર બતાવે છે હવે મેં કહ્યું તેમ માઇક્રોસ્ટ્રક્ચરલ લાક્ષણિકતા માટે આપણે ખરેખર પેસ્ટ પર વધુ અભ્યાસ કરવા ની જરૂર છે અને પેસ્ટ બનવા માટે અમારી પાસે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે તમે ખરેખર એક ઉચ્ચ પ્રકારનાં શીઅર મિશ્રણનો ઉપયોગ ઇમ્પેલરની સાથે કરીને જે અહીં પેસ્ટ મા શીયર આપશે જેનાથી મોર્ટાર માં જરૂરી લાક્ષણિક્તાઓ બની શકે અને આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે અસર કેટલી નાટકીય છે અહીં હેન્ડ મિક્સ સેમ્પલ છે અને પછી જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં જઈએ જેમાં કોરિંગ કરતા હોય છે ત્યારે આપણી પાસે મોર્ટાર હોય છે તે ખૂબ જ હાઇડ્રેશન પ્રતિક્રિયાઓને વેગ આપે છે તેથી જો તમે તે ન કરી રહ્યા હોવ તો તમે હાઇડ્રેશન ગતિવિધિનો ખોટો વિચાર મેળવી રહ્યા છો આ કાસ્ટ પેસ્ટ પ્રકારની લાક્ષણિક પદ્ધતિ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો તમે આના જેવા નાના કન્ટેનરમાં વ્યક્તિગત સેમ્પલ બનાવી શકો છો અને તેને સીલ કરેલી સ્થિતિમાં સ્ટોર કરો છો અને પછી વ્યક્તિગત સમય તમે આ કાપી નાંખવું અને આ ટુકડાઓમાંથી દરેક પદ્ધતિઓ દ્વારા વિશ્લેષણ કરી શકાય છે આપણે તેના વિષે પછીથી વાત કરીશું જો તમે પાણીના ક્યોરિંગ નું અનુકરણ કરવા માંગતા હો તો અમે ભલામણ કરીએ છીએ કે તમારી પાસે આ નાનો કન્ટેનર છે જેને 24 કલાક પછી તમે સ્પેસીમેનને કન્ટેનરમાંથી બહાર કાઢો અને પછી બીજા કન્ટેનર માં મૂકો જે થોડો મોટો છે તેથી તમારી પાસે પાણીનો જથ્થો ખરેખર ખૂબ જ ઓછા માત્રામાં છે અને તે લીચિંગ રકમ ઘટાડશે તમારા સ્પેસીમેનમાંથી તમારા સ્પેસીમેનોને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશનમાં સંગ્રહિત કરશો નહીં જે ઘણા લોકો સાહિત્યમાં ભલામણ કરે છે કારણ કે તે ખરેખર કેલ્શિયમ નથી જે બહાર નીકળી રહ્યું છે તે ખરેખર છે આલ્કલાઈડ્સ કે જે બહાર નીકળે છે અને જો તમે આલ્કલિડ્સ બહાર આવે છે તો સિમેન્ટાઇટસ મટિરિયલના ગતિવિશેષો ખૂબ બદલાયા છે તેથી શ્રેષ્ઠ માર્ગ વધારાના પાણીનો પુરવઠો કરવા માટે માત્ર ખૂબ જ ઓછી માત્રામાં પાણી ઉમેરીને જેથી સ્પેસીમેનની અંદર પરિસ્થિતિ બદલાશે નહીં અને તે જ રીતે તમે અહીં બતાવ્યા પ્રમાણે સ્પેકીમેનમાં કાપી શકો છો પરંતુ જ્યારે તમે વિશ્લેષણ કરો ત્યારે તમારે હંમેશાં કિનારીઓ ટાળવી જોઈએ અને ખરેખર મધ્ય ભાગ જોવો જોઈએ કારણ કે આ ભાગ સૌથી હોમોંજીનીયસ અને ખૂબ ક્યોર થયેલા હોવા જોઈએ હવે આપણે હાયડ્રેશન ને રોકવાની કેમ જરૂર પડે છે ઠીક છે આનો ખરો ખ્યાલ એ છે કે માઇક્રોસ્ટ્રક્ચરને સાચવીને વધારાનું પાણીને દૂર કરવું અને અલબત્ત પ્રારંભિક હાઇડ્રેશન સમયે ઉદાહરણ તરીકે જો તમે જે ચાલી રહ્યું છે તે જોવું હોય તો તે મુખ્ય હીટ ઇવોલ્યુશન શિખર દ્વારા તમારે તેને હાઇડ્રેશનની આગળની પ્રગતિને રોકવાની જરૂર છે જ્યારે તમારી પાસે ઉદાહરણ તરીકે એક મહિના જેટલો વધુ સમય હોય તે ખરેખર જરૂરી નથી પરંતુ કેટલાક તકનીક કે તમારે એસઇમ જેવી મફત પાણીને દૂર કરવાની જરૂર પડી શકે છે અને અન્ય કિસ્સાઓમાં જ્યાં તમારે પાણીને દૂર કરવાની જરૂર નથી તે કાર્બોનેશન જથ્થો ઘટાડવા માટે જરૂરી હોઈ શકે છે તેથી આ ઘણી ઘણી પદ્ધતિઓ જેની ચર્ચા આ સાહિત્યમાં કરવામાં આવી છે જેમકે સૌથી વધુ લોકપ્રિય અને ખરેખર ખરાબ અને તે એક વસ્તુ હતી જે તમે આ લેક્ચરથી માથી ખરેખર જાળવા મળી તે ખરેખર છે ભઠ્ઠી માં પકાવીને તમારા સ્પેસીમેનોને તૈયાર કરશો નહીં તે સૌથી ખરાબ તકનીક છે પરંતુ આ માટે જે વિવિધ ડ્રાઇંગ તકનીકીઓ જોઈ જેનો ઉપયોગ થઈ શકે છે તાપમાન અવધિ અને સ્પેસીમેનનું કદ વગેરે ખૂબ મહત્વપૂર્ણ છે અને તેથી જ આપણે અહીં આ સ્પેસીમેનોને નાના ભાગમાં કાપી નાખાવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કારણ કે પછી નાના ભાગ માંથી કોઈ ડાઇરેક્ટ સૂકવણીની તકનીક દ્વારા અથવા દ્રાવક વિનિમય તકનીકો દ્વારા આપણે હાઇડ્રેશનને ખૂબ ઝડપથી રોકી શકીએ છીએ આ પદ્ધતિઓ ખરેખર છે જેનો હું વ્યવહારિકતા માટે ભલામણ કરીશ ખાસ કરીને આઇસોપ્રોપનોલ માટે વધુ ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે તેમ છતાં એસીટોન નો ઉપયોગ પણ દ્રાવક તરીકે ખૂબ જ સારી તકનીક છે મીથેનોલ અમે વાપરવા માંગતા નથી કારણ કે તેમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ઇથેનોલની સમસ્યા એ છે કે ઇથેનોલ ઘણી વાર પુષ્કળ પાણી ખેંચે છે તેથી તે હાઇડ્રેશન બંધ કરવામાં ખરેખર અસરકારક નથી અને તમે આ અધ્યયનની ઘણી વિગતો સાહિત્યમાં જોઈ શકો છો હવે સમસ્યા એ છે કે લગભગ આ બધી પદ્ધતિઓ શું છે તેનાથી પરિચિત થવા માટે શું સમજવું જરૂરી છે અહીં મેં હમણાં જ ઉદાહરણો બતાવ્યા પુસ્તકો અને આમાં તમે જોઈ શકો તેવા ઘણાં બધાં છે એક્સ રે ડિફરક્શન પેટર્ન સાથે બતાવે છે અને તે ખરેખર મોટે ભાગે એટ્રાઇનાઇટ અને એએફએમ તબક્કાઓ કે જે સૌથી અસરકારક છે તેથી આપણે કોઈ પણ સ્ટોપ અટકાવ્યા વિના આ કર્વ કાપી નાંખીએ છીએ અને આપણે આ ખૂબ સરસ એટટ્રાનાઇટ શિખર જોઈ શકીએ છીએ આ સામાન્ય રીતે ઘણું ઓછું હોય છે અને ઉદાહરણ તરીકે અહીં આપણને ફક્ત એક જ દિવસ માટે વેક્યૂમ ડ્રાયિંગ મળ્યું છે પરંતુ તમે જોશો કે એટ્રાઇગાઇટ સંપૂર્ણપણે નાશ પામ્યો છે આપણી પાસે ખાલી જગ્યાઓ હેમી અને મોનો કાર્બો એલ્યુમિનેટ પણ આમાં ફેરફાર હવામાં ઓછી માત્રામાં સીઓ2 દ્વારા પણ અસર થઈ શકે છે અને તે બીજી મહત્વપૂર્ણ બાબત છે સીઓ2 થી તમારા સ્પેસીમેનઓનું શક્ય તેટલું રક્ષણ કરવાનો ખરેખર પ્રયાસ કરો સાથે તે ઉત્પાદન સાથેનો એક ક્લાયંટ ડેસિસ્કેટર સીઓ 2 શોષી લે છે તે કરવા માટેની શ્રેષ્ઠ રીત છે તેથી એક્સ રે ડીફ્રકસન માટે આપણે પછીથી વાત કરીશું કારણ કે પછી શ્રેષ્ઠ પદ્ધતિ એ બધુ બંધ જ કરવુ તે નથી પરંતુ અલબત્ત આ મશીન ઉપલબ્ધ હોવા પર આધારીત છે જેથી તમે તમારી સ્લાઈસ કાપી શકો લઈ શકો સીધા ડિફ્રેક્ટ્રોમીટર પર જાઓ અને કોઈ પણ વિલંબ કર્યા વિના તમારું માપ ખરેખર બનાવો તેથી ખરેખર રોકવાની શ્રેષ્ઠ પદ્ધતિ તમે પછીથી શું કરવા માંગો છો તેના પર નિર્ભર કરે છે જો તમે એક્સ રે ડિફ્રેક્શન કરવા માગો છો તો અનડ્રાઇડ સ્પેસીમેનઓનું માપન કરવું શ્રેષ્ઠ છે જો તમને SEM માં વધુ રુચિ છે તો આપણે પછી જોશું કે દ્રાવક વિનિમય અને સૂકવણીનું કામ પારા માં ઇન્ટ્રુસન માં રસ ધરાવતા પોરોસિમેટ્રી છે આપણે પછીથી જોશું દ્રાવક વિનિમય દૂર કરવું જે સૌથી શ્રેષ્ઠ રીત છે પરંતુ અને હું ફરીથી તણાવ અનુભવું છું કૃપા કરીને તમારા સ્પેસીમેન ને 105 ડિગ્રી સે પર સૂકવશો નહીં તમે સ્પેસિમેનમાં પૂર્ણ માઇક્રોસ્ટ્રક્ચરઅને સંપૂર્ણપણે છિદ્રાળુતા બદલો તે ખરેખર એક ખરાબ પદ્ધતિ છે તેથી આ પ્રથમ ભાગને સમાપ્ત કરવા માટે અમે ટૂંક સમયમાં એક્સ રે ડીફ્રકસન જોવા જઈશું અને ફરીથી હું તણાવ અનુભવું છું અહીં જે સામગ્રી હું આવરી શકું છું તે ખરેખર ફક્ત ખૂબ જ નાની છે જેની તમારે જરૂર છે પરંતુ આશા છે કે તમે થોડો વિચાર મેળવી શકો છો હવે એક્સ રે ડીફ્રકસન થાય છે એમાં પ્રીહિટ તકનીકમાં સ્ફટિકીય તબક્કાઓ જોવા માટે આપણી પાસે સિમેન્ટ સાથે નો પડકાર એ છે કે અમારી પાસે પીક ઓવરલેપની વિશાળ માત્રા છે અને આ કારણે સિમેન્ટમાં ખરેખર તે આશ્ચર્યજનક નથી અમે એકદમ નાના તત્વોની સંખ્યા સાથે વ્યવહાર કરી રહ્યા હતા હંમેશા કેલ્શિયમ અને સિલિકોન જેવી વસ્તુઓ અને ઓક્સિજન સાથે એલ્યુમિનિયમ બોન્ડ અંતર હંમેશાં સમાન રહેશે અને આનો અર્થ એ કે ખાલી જગ્યાઓ પણ ખૂબ સમાન હોય છે અને તેથી જ આ ક્ષેત્રમાંથી અમને આ અતુલ્ય પીક ઓવરલેપ મળે છે અહીં એનહડ્રૌસ તબક્કાઓ માટે બધું ખૂબ સમાન સ્થિતિમાં આવી રહ્યું છે તેથી તાજેતરના વર્ષોમાં ખરેખર એક પ્રશિદ્ધિ રૂપ આ વિગતવાર માહિતી છે આ શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આ રીટવેલ્ડ વિશ્લેષણ છે પરંતુ તેના માટે નિષ્ણાત દ્વારા દેખરેખ કરવી જરૂરી લાગે છે તેમ છતાં જો તમે આ યોગ્ય રીતે કરો છો તો એક્સ રે ડીફ્રકસન માં એનહાઇડ્રોસ તબક્કાઓની માત્રાને જોવાની તકનીક કરો છો તો તેમાંથી તમે હાઇડ્રેશન ડિગ્રી ની ગણતરી કરી શકો છો જો તમે આ ટાળવા માટે ખૂબ કાળજી રાખો છો તો પોર્ટલેન્ડલાઇટ જોવા માટે તે ખૂબ સારું છે પરંતુ પ્રેફરન્શિયલ ઓરિએન્ટેશન ટીજીએ અને ટ્રાઇનાઇટ તે માટે પણ સારું છે અને જો તમે કોઈ ધોરણનો ઉપયોગ કરો છો તો અમે કુલ એમરફોસ તરફ ધ્યાન આપી શકીએ છીએ તેથી એક્સ રે ડીફ્રકસનમાં ઉપકરણ આજકાલ લગભગ સાર્વત્રિક રૂપે ડિફ્રેક્ટ્રોમીટર છે અન્ય બધી તકનીકોને બદલીને અને આ ડિફ્રેક્ટ્રોમીટરના વિચાર જે ફોટા વગેરે પર આધારિત છે આપણી પાસે સિમેન્ટ પેસ્ટની ડિસ્ક છે જે સામાન્ય રીતે સ્પિન થાય છે અને પછી એક્સ રે સ્રોત અને ડિટેક્ટર સમાન કોણ પર ખસે છે તેથી આપણને મળે છે આપેલ ખૂણા પર ડીફ્રકટેડ થયેલ એક્સ રે ડિટેક્ટર દ્વારા કબજે કરી શકાય છે અને આ તકનીકનો વિચાર એ છે કે અમારી પાસે પાવડર છે પાવડરમાં ઘણાં બધાં જુદાં જુદાં વિવિધ દિશાઓમાં સ્ફટિકો છે અને આ એક પ્રકારનાં ફોટોગ્રાફ પર રિંગ્સ આપશે પરંતુ આ ડિફ્રેક્ટ્રોમીટર સેટઅપ દ્વારા અમે આ ડેટાને એક પરિમાણ માં સંકુચિત કરીએ છીએ તેથી કેટલીક વ્યવહારુ માર્ગદર્શિકા સૌપ્રથમ કણોનું કદ ઘટાડવું મહત્વપૂર્ણ છે અને તે છે ખાસ કરીને મહત્વનું બની શકે જો તમે આકારહીન તબક્કોનું પ્રમાણ નક્કી કરવા માંગતા હોવ તેથી અનહાઇડ્રેટેડ સિમેન્ટમાં આપણી આકારહીન તબક્કાઓ છે કે કેમ તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે અને અહીં અમે સ્નેલિંગેક્સ અને મારા દ્વારા કાગળમાં કેટલાક પરિણામો જોઈ શકીએ છીએ કે જો તમે કણોનું કદ પૂરતું ઘટાડો છોતો પછી તમે જુઓ છો કે ત્યાં કોઈ આકારહીન તબક્કો નથી પરંતુ સાવચેત રહો કારણ કે જો તમે તમારા સ્પેસીમેનને સૂકવવા જઇ રહ્યા છો તો તમારા સ્પેસીમેનને સૂકવી લો પછી તમે ખરેખર આકારહીન તબક્કાઓ ઉત્પન્ન કરી શકે છે તેથી તમારે વેટ ગ્રાઇન્ડીંગ કરવું પડશે પરંતુ અલબત્ત પાણી સાથેનહીં તમે ફરીથી આઇસોપ્રોપેનોલ જેવી વસ્તુનો ઉપયોગ કરો તો આ ઉપર જેના વિષે વાતકરી એ પ્રકારનો સ્પેસીમેન છે પરંપરાગત રીતે લોકો જેને ઉપયોગ કરતા હતા જેને ફ્રન્ટ લોડિંગ તકનીક કહેવામાં આવે છે કહેવું છે કે તમે તમારા સ્પેસીમેન પર પાવડર લગાવ્યા અને પછી તમે તેને સરળ કરો સમસ્યા એ છે કે આ પ્રેફરન્શિયલ ઓરિએન્ટેશન પેદા કરવા માટે ખરેખર વલણ ધરાવે છે જો તમારી પાસે સ્ફટિકો છે જેમાં પ્લેટી અથવા લાંબા તબક્કાઓ છે તો તે આ લક્ષી ટોચની તીવ્રતા પર ખૂબ ખૂબ જ મજબૂત અસર કરી શકે છે તેથી આ ભલામણ છે તેમાં બેકલોડિંગ કહેવાતા ઉપયોગ માટે કે જ્યાં તમે તમારા સ્પેસીમેનને પ્લેટ હોલ્ડર ફ્લેટમાં મૂક્યા છે અને પછી પાછળથી પાવડર લોડ કરવા માટે અથવા કાપી નાંખવા માટે જે આપણે પહેલા વાત કરી હતી તેનો ઉપયોગ કરવો જ્યારે તમે હાઇડ્રેટ કરી રહ્યા હો ત્યારે કાપી નાંખેલા ભાગોમાં તમારી પાસે ગ્રાઉન્ડ નથી કે કદાચ આદર્શ માટે સૂક્ષ્મ કદ પરંતુ મોટાભાગના સ્ફટિકો ખૂબ નાના સ્ફટિકીકૃત એન્હાઇડ્રેટમાં રચાય છે તેથી તમે ખૂબ સારા પરિણામ મેળવી શકો છો અને અહીં આપણે આના સંદર્ભમાં વિવિધ લોડિંગ તકનીકોની અસર પ્રેફરન્શિયલ ઓરિએન્ટેશનથી જોઈ શકીએ છીએ તમે બેકલોડિંગ જુઓ અમારી પાસે અહીં શ્રેષ્ઠ પરિસ્થિતિ છે બીજો મુદ્દો જેમ આપણે પહેલાથી ઉલ્લેખ કર્યો છે તે હાઇડ્રેશનનું સ્ટોપપેજ છે એટ્રિંગાઇટ એ સૌથી વધુ અસરકારક તબક્કો છે આપણે અહીં સંરક્ષણ માટે સામાન્ય રીતે વિવિધ તકનીકોની શ્રેણી જોઈ શકીએ છીએ મોનોકાર્બોનેટ અને ટ્રાઇનાઇટ આ પ્રથમ બે શ્રેષ્ઠની સ્લાઇસમાં જો તમારી પાસે એક સ્લાઇસ છે અને તમે કોઈપણ પ્રકારની રફ પોલિશિંગ ન કરો તો પછી તમારી પોર્ટલેન્ડાઇટ પર ખરાબ અસર પાડી શકે છે તેથી અમે જે તકનીકીની ખરેખર ભલામણ કરીએ છીએ તે આ લાઇટ કાપી નાંખવાની માત્રાની એક એમરી પેપર પર પોલિશિંગ છે અને આ સ્લાઇડ અહીં ફક્ત તાજા મિશ્રણની સૌથી લોકપ્રિય તૈયારી તકનીઓનો સારાંશ આપે છે જ્યાં તમે સ્લાઈસ અથવા પાવડરની અંદર હાઇડ્રેશન જોઈ શકો છો હવે રીટવેલ્ડ વિશ્લેષણની આ પદ્ધતિ અત્યંત શક્તિશાળી છે અને ખરેખર સિમેન્ટના વિશ્લેષણમાં છેલ્લા બે દાયકામાં એક ક્રાંતિ બનાવી છે કારણ કે આ ટોચની સમસ્યા ઓવરલેપ છે પ્રોફેસર રીટવેલ્ડ 1969 માં ન્યુટ્રોન માટે આ સાથે વિશ્લેષણનો વિચાર આવ્યા હતા અને વિચાર એ છે કે તમારી પાસે ગણતરીની રીત છે તમારી પાસે નિરીક્ષણ કરેલ પેટર્ન છે અને તમે ઓછામાં ઓછી કઈ ચોરસ પદ્ધતિ દ્વારા તફાવત ઘટાડશો તેથી આ સિદ્ધાંતની દ્રષ્ટિએ સરળ છે પરંતુ એપ્લિકેશનની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી પાસે ઘણી બધી તકનીકો છે અને તમારે આ દરેક શિખરો માટે વ્યક્તિગત રૂપે ઘટાડવું પડશે તો પછી તે ઝડપી પર્સનલ કમ્પ્યુટર્સના આગમન પછી ખરેખર ફક્ત વ્યવહારુ બની ગયું છે અને આ ખરેખર એક ક્રાંતિ લાવી છે જેનાથી આ સદીના સિમેન્ટ પ્લાન્ટ રોપવામાં વધુ અને વધુ સરળતા રહેલી છે અને ખરેખર સિમેન્ટના તબક્કાઓ માટેની બોગ ગણતરીને સંપૂર્ણપણે બદલવાનું શરૂ કર્યું છે જે તબક્કો ખરેખર સંપૂર્ણ અચોક્કસ છે હવે જો આપણે આ શિખરો પર વધુ વિગતવાર જોઈએ તો ઘણી ઘણી વિવિધ વસ્તુઓ છે જે કરી શકે છે શિખરો ની ઊંચાઈ પર અસર કરે છે અને અલબત્ત આની ગણતરી રીટવેલ્ડ વિશ્લેષણથી કરવી પડશે તેથી સૌથી પહેલાં એકમ કોષ ગણતરી ટોચની સ્થિતિઓના કદ અને સપ્રમાણતા દ્વારા નક્કી થાય છે તીવ્રતા એ અણુઓની સ્થિતિ મોટિફ અને પછી પહોળાઈ પણ ઘણા જુદા જુદા પાસાઓની દ્વારા નક્કી કરવામાં આવે છે સ્ફટિકીયાનું કદ સાધનો વગેરે રૂપરેખાંકન દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે અને આ ઘણા ઘણા વિવિધ ચલો સાથે આ ખૂબ જટિલ સમીકરણ તરફ દોરી જશે અને આ બધા ચલોને શુદ્ધ કરી શકાય છે અને આ સમસ્યા છે અને તેથી જ તમારે નિશ્ચિત માત્રામાં કુશળતાની આ લાગુ કરવા માટે જરૂર છે તકનીક કારણ કે જો તમે આ બધા ચલોને મરજી પ્રમાણે બદલાવા દો તો પછી તમે કોઈ પણ જૂની પધ્ધતિ સાથે પરિણામ મેળવસો જેનાથી બધુ સમાપ્ત થઈ શકે છે ઠીક છે આપણે અહીં શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને સ્કેલ ફેક્ટર કહેવામાં આવે છે જે અમે મિશ્રણ તબક્કાના મૂળભૂત રીતે કેટલું છે તે જોશું અને આ બધા પરિમાણો અહીં છે આપણે જાણીએ છીએ મર્યાદા અથવા તો આપણે તેમને સારી રીતે વ્યાખ્યાયિત કરી બદલી શકીએ છીએ તેથી આમાંથી ફક્ત એક બંધારણ પરિબળ ઉદાહરણ તરીકે લઈએ તો આ વાર્તાનો અંત નથી કારણ કે આ સ્ટ્રક્ચર ફેક્ટર પોતે જ પછી એટોમિસ્ટિક સ્કેટરિંગ પરિબળોનો સરવાળો છે અને તે પછી એકમ સેલમાં સ્થિતિ થાય તેથી આ સમીકરણમાં તમે જોઈ શકો છો હજી વધુ ચલો ઉમેરી શકો છો તેથી તમે કેવી રીતે શુદ્ધિકરણ કરી શકો છો તેની સંપૂર્ણ વિગતમાં જવા માટે અમને સમય મળ્યો નથી તે અહીં આ ખૂબ જ સરળ સમીકરણમાં સારાંશ આપવામાં આવ્યું છે કે આ બે પેટર્ન વચ્ચેનો અંતર આપણે ચોરસ પ્રકારમાં ઓછામાં ઓછો ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ પરંતુ તમારે બધા વિવિધ ચલો સાથે બધા જુદા જુદા શિખરો પર કામ કરવું પડશે તેથી ફક્ત કેટલીક નાની ટીપ્સ પરંતુ તમારે ખરેખર જો આના વિષે વધુ વિગતવાર આગડ જવું હોય તો તે જાતે કરવું પડશે સારા સાહિત્ય માળખાના મોડેલો અને સારા ડેટાબેસથી પ્રારંભ કરવો તે ખરેખર મહત્વનું છે શુદ્ધ ચલોની સંખ્યા ઘટાડવા વિશે નું કામ ખરેખર મહત્વનું છે કારણ કે જો તમે વધું બદલાવ ઈચ્છો છો તો તમે કોઈપણ જૂના પરિણામ સાથે અંત કરશો કે કામ માં નહીં આવે અંતિમ શુદ્ધિકરણમાં શામેલ હોવું જોઈએ અથવા તમારે ખરેખર કહેવું જોઈએ આના તમામ પરિમાણો વૈવિધ્યસભર છે અને માત્રાત્મક તબક્કે વિશ્લેષણમાં સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ અમે ફક્ત લટ્ટીસ પેરમીટરના પરિમાણમાં પરિબળો નો સ્કેલ સુધારીએ છીએ તેથી આપણે લટ્ટીસ પેરમીટરના પરિમાણોને થોડુંક વ્યવસ્થિત કરવાની મંજૂરી આપીએ છીએ આ કિસ્સામાં જો ત્યાં થોડો ફેરફાર થયો છે જે નક્કર સોલ્યુશન અથવા તેવું કંઈક હોવાને કારણે શિખરો પ્રાપ્ત થાય છે અને અલબત્ત સ્કેલ પરિબળ આપણે બદલાવવાનું છે કારણ કે તે જ વસ્તુ છે જેને આપણે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આ લેટ્ટીસ પરિમાણોમાં પણ આપણે સમજદારની અંદર વિવિધતાને અંતરાલ નિયંત્રિત કરવી પડશે અને તે પછી તે ફીટની તપાસ કરવી અને તે ફીટ દૃષ્ટિની તપાસવા માટે મહત્વપૂર્ણ છે માત્ર આંકડાકીય પરિમાણો પર આધાર રાખશો નહીં પેટર્ન જુઓ જેમાં શિખરો જમણી બાજુએ છે અને વિવિધતાની આ મર્યાદા તપાસો અન્ય પાસા જેમકે રેફ્રરન્સ વેઇટ જેનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે તેથી જ્યારે આપણે હાઇડ્રેશનની ડિગ્રીની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે આપણે જાગૃત રહેવું જોઈએ શરૂઆતમાં આપણી પાસે મફત પાણી સાથેનો એક સ્પેસીમેન છે જે સામાન્ય રીતે દૂર કરવામાં આવે છે અને પછી એન્હાઇડ્રોસ સિમેન્ટ માં પરંતુ હાઇડ્રેશન ચાલી રહ્યું છે તે વધુને વધુ મફત પાણી હાઇડ્રેટમાં જોડાયેલું છે જેનો અર્થ થાય છે વિશ્લેષણ સામગ્રીનું વજનનું વિશ્લેષણ અહીં સુધી વધ્યું છે નીચેની સ્લાઇડ્સમાં બતાવ્યા પ્રમાણે અને આપણે ધ્યાનમાં લેવું પડશે નહીં તો બધું સામાન્ય બનાવ્યા વિના સમાન રકમ અને અમે સામાન્ય રીતે બાઉન્ડ પાણીના જથ્થાનું વિશ્લેષણ સમાંતર થર્મોગ્રાવિમેટ્રિક થી કરીશું Fresh specimen Per 100g paste m Mxrd Per 100g anhydrous m mXRD 1wc Dried specimen Per 100g paste m mXRD 1H2Obound 1wc Per 100g anhydrous mmXRD 1H2Obound અને જો આપણે તે કરીએ તો આપણી પાસે સમીકરણો હોઈ શકે છે જે દરેક વસ્તુને પ્રજ્વલિત ધોરણે રૂપાંતરિત કરી શકે છે અને જો આપણે તે કરીએ તો આપણે ફ્રેશ સ્પેસીમેનમાં કરીએ કે સૂકા સ્પેસીમેનમાં આપણે ખૂબ સરખા પરિણામ મૂલ્યો મેળવી શકીએ તેથી આપણે હાયડ્રેસન રિએક્શન અહિયાં જોઈ શકીએ છીએ જેમાં ઘણા પેટર્ન બને છે તમે ઉદાહરણ તરીકે કેલ્સિયમ હાયડ્રોકસાઇડ કેટલી માત્રામાં છે તે જોશું તેથી અહીં આપણે ફક્ત જોઈ શકીએ છીએ કે આપણે ઘણા બધી પ્રતિક્રિયાને સ્ટેક કરીને હાઇડ્રેશન કેવી રીતે થાય છે તે જોઈ શકીએ છીએ તમે અહીં ઉદાહરણ તરીકે જોઈ શકો છો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે વિકસિત થાય છે હાઇડ્રેશન કાઇનેટિક્સ જોવા માટે આ ખરેખર ખૂબ જ શક્તિશાળી તકનીક હોઈ શકે છે જો આપણે આકારહીન તબક્કા તરફ ધ્યાન આપવું હોય તો અમારી પાસે વિવિધ અભિગમો છે સૌથી મહત્વપૂર્ણ છે માનક તકનીકો જ્યાં આંતરિક ધોરણ અથવા બાહ્ય ધોરણ યોગ્ય છે આંતરિક ધોરણ લાભ ધરાવે છે અને માનક પેટર્ન હેઠળ પર એકત્રિત પરિસ્થિતિઓ મળે છે સમસ્યા એ છે કે જો તમે હાઇડ્રેટેડ સ્પેસીમેનને જોવા માંગતા હોવ તો તમારે તમારું માનક ન મૂકવું જોઈએ જ્યારે તમે તમારું મિશ્રણ કરી રહ્યાં છો તો અમે વાત કરીશું તેના ફિલર ઇફેક્ટ દ્વારા તમારું ધોરણ આવતીકાલે હાઇડ્રેશન પર જ અસર કરી શકે છે અને આજ કારણોસર તમારે ફ્રેશ સેમ્પ્લ્સ કાપી નાંખવા જોઈએ છે બાહ્ય માનક અભિગમ વધુ સારી વસ્તુઓ કરવાની સૌથી વ્યવહારુ રીત છે પરંતુ અહીં અગત્યની વસ્તુ તમારે ખરેખર તમારા બાહ્ય ધોરણને માપવાનું છે અને સ્પેસીમેનનો સંદર્ભ વધુ અથવા ઓછા એક જ સમયે પરિસ્થિતિઓ હેઠળ જોવાનું જો તમે 10 સ્પેસીમેનઓ કહેવાનાં માપનો બેચ કરી રહ્યા છો તેથી દરેક 10 સ્પેસીમેનઓ માટે તમે તમારા પ્રમાણભૂત સ્પેસીમેનને માપશો કારણ કે ધોરણથી જોશો તો એક્સ રેની તીવ્રતા સમય જતાં ડિફ્રેક્ટ્રોમીટરમાં સતત ઘટી રહી છે હવે આ તકનીક વિશે ઘણી ચર્ચા થઈ રહી છે જેને પોનકેસીએસ મેથડ કહેવામાં આવે છે આનુ અર્થ એ થાય કોઈ જાણીતી ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની પેટર્ન અને આ એનહાઇડ્રોસ તબક્કાઓ માટે ખૂબ સારી રીતે કાર્ય કરી શકે છે એક નિર્જળ સિમેન્ટમાં સ્લેગની માત્રા અથવા ફ્લાય એશનો જથ્થો શોધો પરંતુ જ્યારે તમે હાઇડ્રેશન કરો છો તો તે હાઇડ્રેટ અને સ્લેગ કેલ્શિયમ સિલિકેટ વચ્ચેના તફાવત માટે તે હંમેશાં સારું નથી હવે તમે તકનીકોની માહિતી અને એક્સ રે ડીફ્રેકસન ની ઝડપનો પરિચય જાણો છો